શુભેચ્છાઓ TALE ના મોડ્યુલ 2 ના એકમ 2 માં સ્વાગત છે આ કોર્સ ડિઝાઇનની ભૂમિકા સાથે સંબંધિત છે પહેલાના એકમમાં જે મોડ્યુલ 2 નું એકમ 1 છે આપણે એન્જિનિયરિંગ પ્રોગ્રામ્સની પ્રકૃતિ નિયમનકારી અને માન્યતાની પદ્ધતિઓને સમજીએ છીએ જે મુજબ તેમને ડિઝાઇન અને સંચાલિત કરવાના છે અને એન્જિનિયરિંગ અભ્યાસક્રમોની સુવિધાઓ આપણે શા માટે આ તમામ અવરોધો અને તે બધા માટે આગ્રહ રાખીએ છીએ કોઈ પણ કોર્સને અલગતામાં જોવો જોઈએ નહીં કોઈક રીતે આપણે એવી પરિસ્થિતિ સાથે સમાપ્ત થઈ રહ્યા છીએ જ્યાં દરેક અભ્યાસક્રમ ફેકલ્ટી સભ્ય દ્વારા લગભગ અલગતામાં જોવામાં આવે છે કેટલાક અભ્યાસક્રમો મળીને એક કાર્યક્રમ બનાવે છે અને આ અભ્યાસક્રમો દ્વારા આપણે ચોક્કસ પરિણામો પ્રાપ્ત કરવા જરૂરી છે તેથી બધા અભ્યાસક્રમો ભૂમિકા ભજવી રહ્યા છે અને ત્યાં ઘણાં આંતરસંબંધો છે જેનો આદર કરવો પડશે આ પરસ્પર સંબંધો અને પરસ્પર નિર્ભરતાઓને ધ્યાનમાં રાખીને સમગ્ર કાર્યક્રમની રચના કરવી પડશે આ એકમ 2 નું મુખ્ય પરિણામ અભ્યાસક્રમની ભૂમિકાને સમજવું છે વિદ્યાર્થીઓ દ્વારા સારા શિક્ષણની સુવિધા આપતી ડિઝાઇન કરવી છે હવે ચાલો શિક્ષણના ઘટકો જોઈએ આ મોડેલ ફિંકના મોડેલ પર આધારિત છે સંદર્ભ અલગ જગ્યાએ આપવામાં આવશે ફિન્કે સૂચવ્યું છે કે શિક્ષણના ચાર ઘટકો છે અને આપણે જોઈ શકીએ છીએ કે એક રેખા છે જે વર્ગખંડમાં ક્રિયાપ્રતિક્રિયાની શરૂઆતને સીમાંકિત કરે છે ઉદાહરણ તરીકે કોર્સની શરૂઆત પહેલા વિષયની જાણકારી અને કોર્સની ડિઝાઇન થોડો ઓવરલેપ છે અને જ્યારે કોર્સ વાસ્તવમાં કાર્યરત છે ત્યારે શિક્ષક વિદ્યાર્થીની ક્રિયાપ્રતિક્રિયા અને કોર્સ મેનેજમેન્ટ એ ઘટકો છે જે કોર્સના સંચાલન દરમિયાન પ્રભાવશાળી બને છે કોર્સની શરૂઆત પહેલા વિષયની જાણકારી અને કોર્સ ની ડિઝાઇન જરૂરી છે તેથી મોટે ભાગે તે એક મોડેલ છે જે આપવામાં આવ્યું છે ચાલો આ દરેક ઘટકોને જોઈએ અભ્યાસક્રમ આપવાની પૂર્વશરત દેખીતી રીતે વિષયની જાણકારી જરૂરી છે શિક્ષક પોતે જે વિષય ભણાવે છે તેનું સારી જાણકારી હોય તેવી અપેક્ષા રાખવામાં આવે છે અને કોલેજના મોટાભાગના ફેકલ્ટી સભ્યોની વિષય પર સારી કમાન્ડ ધરાવે છે અને જો સમયાંતરે વિષય બદલાતો રહે છે તો અમારી પાસે સંપૂર્ણ પદ્ધતિઓ ઉપલબ્ધ છે જ્યાં ફેકલ્ટીને નવા જ્ઞાન સાથે કેટલાક ટૂંકા ગાળાના અભ્યાસક્રમોમાં જવાનું અને હાજરી આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે તમામ વિષયોમાં તેમની નિપુણતાના આધારે તમામ કોલેજોમાં ફેકલ્ટીની પસંદગી કરવામાં આવે છે પરંતુ તેઓ જાણે છે કે ફેકલ્ટી હજુ પણ પ્રારંભિક શીખનારાઓની વિષય જરૂરિયાતોની તાલીમથી લાભ મેળવી શકે છે એક વાત યાદ રાખવી જોઈએ કે વિષયનું જ્ઞાન એક પૂર્વશરત છે પરંતુ શિક્ષક જે કાર્યમાં સામેલ છે તે વિદ્યાર્થીઓને શીખવાની સુવિધા આપવા માટે છે શિક્ષણ કેવી રીતે થાય છે જે સામાન્ય રીતે કોઈપણ નવા શિક્ષક જાણે છે તે ક્ષેત્ર નથી કદાચ અનુભવ દ્વારા તે કંઈક સમજી શકે છે પરંતુ તે ક્યારેય ઔપચારિક રીતે તે માટે પ્રશિક્ષિત નથી અને ખાસ કરીને પ્રારંભિક શીખનારાઓની જરૂરિયાતો જ્યારે હું અભ્યાસક્રમ શરૂ કરું છું ત્યારે તેમને કેટલાક પૂર્વજરૂરી ખ્યાલો હોય છે જે તેમને માસ્ટર કરવા હોય છે તેઓ બરાબર શું છે અને હું મારા વિદ્યાર્થીઓને મારા વર્તમાન અભ્યાસક્રમ માટે કેવી રીતે તૈયાર કરી શકું આ એવી બાબતો છે જેનો તમામ ફેકલ્ટીને લાભ મળી શકે છે સામાન્ય રીતે વિષયની વધુ સારી જાણકારી શિક્ષણ માટે મોટી અડચણ નથી તેથી અમે તેને માની લઈશું જોકે સમયાંતરે તમામ ફેકલ્ટીઓ માટે વિષયને અપગ્રેડ કરવાની જરૂર છે જેના માટે પહેલેથી જ સુવ્યવસ્થિત કાર્યક્રમો ઉપલબ્ધ છે પરંતુ આપણે ધારણાથી શરૂઆત કરીએ છીએ કે શિક્ષકને વિષયની સારી જાણકારી છે આ દિવસોમાં અલબત્ત તમારી પાસે વિકિપીડિયા અને ગૂગલ છે અને કોઈપણ વિષય શિક્ષક માટે સરળતાથી સુલભ છે હવે શિક્ષક વિદ્યાર્થીની ક્રિયાપ્રતિક્રિયા એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસું આવે છે તે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોની તમામ ક્રિયાપ્રતિક્રિયાઓનો ઉલ્લેખ કરે છે આ ક્રિયાપ્રતિક્રિયાઓ શું છે તેમાં લેક્ચરિંગ ટ્યુટરિંગ માર્ગદર્શન અગ્રણી ચર્ચાઓ ઇમેઇલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત વોટ્સએપ વગેરેનો સમાવેશ થાય છે તેથી ત્યાં ઘણી બધી ક્રિયાપ્રતિક્રિયાઓ થાય છે તે બધા શિક્ષક વિદ્યાર્થીની ક્રિયાપ્રતિક્રિયાનો સંદર્ભ આપે છે અને રમુજી બાબત એ છે કે જો તમે બધી સારી સરેરાશ અથવા નિમ્ન અંતની સંસ્થાઓ જુઓ તો તે કુશળતા છે જે ગરીબથી ઉત્તમ સુધી સંપૂર્ણ સ્પેક્ટ્રમ ચલાવે છે કમનસીબે જો કોઈ નબળી શિક્ષક વિદ્યાર્થીની ક્રિયાપ્રતિક્રિયાથી શરૂ કરે છે તો કોઈક રીતે શિક્ષક તે સ્તર પર રહેવાનું ચાલુ રાખે છે પરંતુ દરેક શિક્ષક વિદ્યાર્થીઓની ક્રિયાપ્રતિક્રિયામાં સતત સુધારો કરી શકે છે ભલે તે નિવૃત્તિની નજીક હોય અથવા આ બાબત માટે આજીવન કોઈ પણ વ્યક્તિ શિક્ષક વિદ્યાર્થીની ક્રિયાપ્રતિક્રિયામાં સુધારો કરવાનું ચાલુ રાખી શકે એકવાર તમે શિક્ષક તરીકે સ્વીકારી લો પછી તમે આ શિક્ષક વિદ્યાર્થીની ક્રિયાપ્રતિક્રિયા પર શીખવાનું કે સુધારવાનું ચાલુ રાખશો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત રાખવામાં શિક્ષક વિદ્યાર્થીની ક્રિયાપ્રતિક્રિયાની મુખ્ય ભૂમિકા છે વગેરે આપણે બધા આથી પરિચિત છીએ પરંતુ તેને ધ્યાન પર લાવવું પડશે અને આપણે એવી પ્રવૃત્તિઓનું આયોજન કરવું પડશે જે શિક્ષક વિદ્યાર્થીની ક્રિયાપ્રતિક્રિયાને વધારે છે કોર્સ મેનેજમેન્ટ તે કોર્સમાં વિવિધ ઘટનાઓનું આયોજન અને અમલીકરણનો ઉલ્લેખ કરે છે પરંતુ આના ઘણા પાસાઓનું આયોજન અને મોનિટરિંગ સંસ્થા અને વિભાગ સ્તરે અથવા ક્યારેક યુનિવર્સિટી દ્વારા પણ કરવામાં આવે છે તમારી પાસે સામાન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓનું સમયપત્રક છે કોર્સ ક્યારે શરૂ થવો જોઈએ તમારી વ્યાખ્યાન યોજના ક્યારે ઉપલબ્ધ કરાવવી જોઈએ પરીક્ષણો ક્યારે કરવા જોઈએ અથવા સોંપણીઓ ક્યારે આપવી જોઈએ સમગ્ર પ્રક્રિયા અથવા તમામ ઇવેન્ટ્સ જે એવોર્ડ સુધી યોગ્ય રીતે થાય છે કોર્સનો ગ્રેડ બધા સામાન્ય રીતે યુનિવર્સિટી ફ્રેમવર્ક અથવા સંસ્થાકીય માળખામાં આયોજન કરવામાં આવે છે તેથી આ કોઈ મોટો મુદ્દો નથી કેટલીક વધારાની બાબતો જે શિક્ષકોએ ખાસ ધ્યાન આપવી જોઈએ તે એસાઈનમેન્ટ અને ટેસ્ટમાં વિદ્યાર્થીની કામગીરી અંગે ત્વરિત પ્રતિસાદ આપવાનું છે જો તે સમયસર આપવામાં આવે તો વિદ્યાર્થીની અંતિમ કામગીરીમાં નોંધપાત્ર સુધારો થવાની સંભાવના છે આ દિવસોમાં વેબસાઇટ્સ અને ઇન્ટરનેટ કમ્યુનિકેશન શિક્ષકને કર આપ્યા વિના કોર્સ મેનેજમેન્ટને મોટા પ્રમાણમાં સરળ બનાવી શકે છે જો તમે MOODLE જેવી કોઈ પ્રકારની શિક્ષણ વ્યવસ્થાપન પ્રણાલીનો ઉપયોગ કરો છો તો કોર્સ મેનેજમેન્ટને વધુ સારી રીતે સરળ બનાવવું શક્ય છે તેનો અર્થ એ કે તમે સોંપણી મોકલી શકો છો વ્યક્તિગત રીતે ઇમેઇલ્સ લખ્યા વગર અથવા પ્રિન્ટઆઉટ લીધા વગર વિદ્યાર્થીઓના પ્રતિભાવો પર ટિપ્પણીઓ મોકલી શકો છો ઇન્ટરનેટ અથવા લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ તેને મોટા પ્રમાણમાં સુવિધા આપી શકે છે આ દિવસોમાં સ્માર્ટફોન વર્ગખંડની ક્રિયાપ્રતિક્રિયા તેમજ કોર્સ મેનેજમેન્ટનો અભિન્ન ભાગ બની રહ્યો છે કોર્સ ડિઝાઇન છેલ્લો ઘટક તે શું સમાવે છે તેમાં અભ્યાસક્રમના પરિણામો લખવાનો સમાવેશ થાય છે જે સ્પષ્ટપણે જણાવે છે કે વિદ્યાર્થીઓ અભ્યાસક્રમના અંતે શું કરી શકે તેવી અપેક્ષા છે આ મોડ્યુલ 1 માં દર્શાવવામાં આવ્યું છે અભ્યાસક્રમના પરિણામો કેવી રીતે લખવા વિદ્યાર્થીઓ જે કરી શકે તેવી અપેક્ષા રાખવામાં આવે છે તેની સાથે ગોઠવણીમાં આકારણીઓની રચના કરવી આ મૂલ્યાંકન કોર્સ ડિઝાઇનનો એક મોટો ભાગ છે બંને રચનાત્મક આકારણી અને સારાંશ મૂલ્યાંકન રચનાત્મક મૂલ્યાંકન સહિત આયોજન સૂચના જે વિદ્યાર્થીઓને જણાવેલ અભ્યાસક્રમના પરિણામો પ્રાપ્ત કરવા માટે સુવિધા આપે છે તે આગળનું પગલું છે તેથી જો તમે કોર્સ શરૂ કરતા પહેલા સેમેસ્ટરની શરૂઆતમાં અગાઉથી કરો તો તે કોર્સ ડિઝાઇન છે હવે વર્તમાન પદ્ધતિઓ પર આવીને મોટાભાગના ફેકલ્ટી સભ્યો ફક્ત વિદ્યાર્થી તરીકે અનુભવેલી પ્રક્રિયાને અનુસરે છે તો તમે શું કરો છો તમે ખાસ કરીને કોઈ પ્રક્રિયાને અનુસરતા નથી પરંતુ કેટલીક ગર્ભિત પ્રક્રિયા છે જે તમે સમજો છો અને તમે તમારી પોતાની વ્યક્તિગત કોર્સ ફાઇલ તૈયાર કરવાનું શરૂ કરો છો એક શિક્ષકની એક કોર્સ ફાઇલ અન્ય ફેકલ્ટી સભ્યોની કોર્સ ફાઇલની રચનાથી નોંધપાત્ર રીતે અલગ હોઈ શકે છે મોટાભાગના શિક્ષકો કોઈ પ્રમાણભૂત પ્રક્રિયાને અનુસરતા નથી ક્ષેત્રીય સર્વેક્ષણો દ્વારા એવું જોવામાં આવ્યું હતું કે અભ્યાસક્રમની રચનામાં શિક્ષકોને વારંવાર તેમના શિક્ષણમાં આવતી સમસ્યાઓનો ઉકેલ લાવવાની અને શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરવાની સૌથી મોટી સંભાવના છે ઘણી વખત ભલે તમે સામગ્રીમાં તમારી નિપુણતાના સંદર્ભમાં એટલા મહાન ન હોવ અથવા વિદ્યાર્થી શિક્ષકની ક્રિયાપ્રતિક્રિયાના સંદર્ભમાં કેટલીક અંતર્ગત મર્યાદાઓ હોય તો સારી કોર્સ ડિઝાઇન આ કેટલીક મર્યાદાઓને દૂર કરી શકે છે અને હજુ પણ શીખવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો કરી શકે છે અમે તમને કોર્સ ડિઝાઇન પ્રક્રિયાને અનુસરવા વિનંતી કરીએ છીએ અમે આ મોડ્યુલના ભાગ રૂપે એક પ્રક્રિયા ઓફર કરવા જઈ રહ્યા છીએ પરંતુ જો તમને લાગે કે કંઈક અલગ કરવાની જરૂર છે તો કૃપા કરીને આગળ વધો પરંતુ કેટલીક સારી રીતે નિર્ધારિત પ્રક્રિયાને અનુસરો શિક્ષકોને વારંવાર કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે સૌથી મહત્વની બાબત એ છે કે વર્ગના વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવું એટલે કે જ્યારે તેઓ વર્ગમાં આવે ત્યારે શું તેઓ 50 55 મિનિટ દરમિયાન તમે વર્ગમાં શું રજૂ કરી રહ્યા છો તેના પર ધ્યાન આપે છે તમે તેને વિદ્યાર્થી ના કંટાળા તરીકે બીજી રીતે મૂકી શકો છો થોડા સમય પછી કોઈ પણ કારણસર વિદ્યાર્થી માનસિક રીતે બહાર નીકળી જાય છે તે અર્થમાં તે શારીરિક રીતે ત્યાં છે પરંતુ હવે શિક્ષક જે કહે છે તેનું પાલન કરતા નથી તમે વિદ્યાર્થીનું ધ્યાન ગુમાવી રહ્યા છો જો હું જે કંઈ કરું તે વિદ્યાર્થીનું ધ્યાન ન હોય જોકે હું બોર્ડ પર સારી રીતે લખું છું હું જે પણ વાક્યો વાપરું છું તેનું કોઈ પરિણામ નથી વિદ્યાર્થીઓની બાબતમાં ધ્યાન સૌથી મહત્વનું છે બીજો મુદ્દો એ છે કે વિદ્યાર્થીઓને સોંપણીની સમસ્યાઓ જાતે જ હલ કરવી કંઈક કરવું પડશે અને તમે તે સમસ્યાઓને ઉકેલવા માટે સક્ષમ છો કે નહીં તે પણ તમે જાણતા નથી અથવા તમે પ્રયત્નો કરવા માંગતા નથી તે હદ સુધી હું મારા પડોશી વિદ્યાર્થી પાસેથી નકલ કરીશ દરેક વર્ગ તેની પોતાની ગતિશીલતા બહાર પાડે છે કોઈક તેને ઉકેલે છે અને તેને વોટ્સએપ પર મૂકે છે અને પછી અન્ય લોકો સોંપણી સબમિટ કરવા માટે ત્યાંથી કોપી કરે છે પરંતુ મુદ્દો ઓપચારિક રજૂઆતનો નથી સોંપણીની સમસ્યાઓનું નિરાકરણ એ વિષય શીખવાની એક મુખ્ય રીત છે અને આપણે આ વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ કે તેઓએ આ પર સમય પસાર કરવો જોઈએ તેનો અર્થ એ છે કે જ્યારે હું સોંપણીની સમસ્યા હલ કરું છું ત્યારે હું સંબંધિત જાણકારી સાથે જોડાઈ રહ્યો છું વધુ ને વધુ હું જ્ઞાન માં વ્યસ્ત રહું તો જ હું વધુ સારી રીતે શીખી શકું તેથી જ્યાં સુધી મને ખાતરી ન થાય કે મને સમસ્યાઓ હલ કરવાની જરૂર છે ત્યાં સુધી હું જરૂરી પ્રયત્નો કરીશ નહીં આ એક અગત્યનો મુદ્દો છે અને કોર્સ ડિઝાઇન આ મુદ્દાઓને નોંધપાત્ર ડિગ્રી સુધી પહોંચી શકે છે બીજો મુખ્ય મુદ્દો ઘણી વખત જો વિદ્યાર્થીઓ વર્ગમાં આવતા પહેલા તૈયારી કરી શકે તો હું મારા વર્ગમાં વધુ સારી રીતે કરી શકું અને હું ચર્ચાઓ શરૂ કરી શકું હું સમસ્યાઓ હલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકું છું અથવા વ્યક્તિગત સમસ્યાઓ પર ધ્યાન આપી શકું છું હું તે કરી શકું છું જો હું વર્ગમાં આવતા પહેલા મારા વિદ્યાર્થીઓને સામગ્રીનો અભ્યાસ કરવા માટે સમજાવું આ ખૂબ જ ભાગ્યે જ થઈ શકે છે કારણ કે વિદ્યાર્થી વર્ગમાં આ ધારણા સાથે આવે છે કે જ્યારે વર્ગખંડમાં કોઈપણ રીતે સામગ્રીને સંબોધવામાં આવશે ત્યારે તેણે વર્ગમાં આવતા પહેલા સમય કેમ પસાર કરવો જોઈએ આ સમગ્ર વિશ્વમાં એક મુદ્દો છે વિદ્યાર્થીઓને વર્ગ પહેલા કેવી રીતે તૈયાર કરવું કેટલીક યુનિવર્સિટીઓમાં અને કેટલાક કાર્યક્રમોમાં તેઓ તેને ફરજિયાત બનાવે છે ખાસ કરીને કાયદામાં તેઓ પુષ્કળ વાંચન સોંપશે અને જે વાંચવાનું છે તેમાંથી કંઈપણ વર્ગખંડમાં સંબોધવામાં આવશે નહીં તમે તરત જ તેના સમાવિષ્ટોની ચર્ચા કરવાનું શરૂ કરો અને જો વિદ્યાર્થીઓ તૈયાર ન હોય તો તેઓ અંતિમ ગ્રેડમાં હારી જાય છે નબળી જાણકરી હજુ સુધી બીજો મુખ્ય મુદ્દો છે જ્યારે શિક્ષક સમજાવે છે ત્યારે આપણે સમજતા હોઈએ છીએ પરંતુ થોડા સમય પછી કારણ કે હું તે જાણકારીનો નો ક્યાંય ઉપયોગ કરતો નથી ઉદાહરણ તરીકે હું સોંપણી સમસ્યાઓ હલ કરતો નથી અને હું પ્રેક્ટિસ કરતો નથી જ્યારે હું જાણકારી નો ઉપયોગ કરતો નથી અથવા પ્રેક્ટિસ કરતો નથી તે ધીમે ધીમે મેમરીમાંથી વિલીન થવાનું શરૂ કરશે તેથી નબળી જાણકરી તેની બાધા રહેશે આ કેટલીક મુખ્ય સમસ્યાઓ છે જે શિક્ષકો કોર્સ ડિઝાઇનમાં સામનો કરે છે અમે એમ કહીશું નહીં કે કોર્સ ડિઝાઇન આ બધી સમસ્યાઓ હલ કરશે પરંતુ તે આ સમસ્યાઓને ઉકેલવાની સૌથી મોટી સંભાવના ધરાવે છે જો તમે વ્યવસ્થિત કોર્સ ડિઝાઇન કરો છો તો આમાંની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે ચાલો આ સંબંધ ડાયાગ્રામ અથવા પરસ્પર નિર્ભરતા આકૃતિ જોઈએ આ સંબંધો વિશે કોઈ નિરપેક્ષતા નથી જો તમે થોડો વધુ સમય પસાર કરી શકો તો આ પરિબળોને એકસાથે જુદી રીતે જુઓ અને થોડો અલગ આકૃતિ દોરો ચાલો વિવિધ મુદ્દાઓ જોઈએ અહીં જો તમે કોર્સના ચાર ઘટકો જુઓ વિષયનું જ્ઞાન વિદ્યાર્થી શિક્ષકની ક્રિયાપ્રતિક્રિયા કોર્સ મેનેજમેન્ટ અને કોર્સ ડિઝાઇન આ ચાર ઘટકો એકસાથે કોર્સ ડિઝાઇન અથવા સૂચના ડિઝાઇન કહી શકાય અને તે વાસ્તવિક સૂચના તરફ દોરી જાય છે તમે ગ્રેડ આપો તે પહેલાં તમે સૂચના પરીક્ષણો પરીક્ષાઓ અને સોંપણીઓ કરો છો જો વિદ્યાર્થીઓ વધુ ગુણ મેળવે તો પરિણામ વધુ સારી રીતે પ્રાપ્ત થાય છે તે પણ અમે માનીએ છીએ વિદ્યાર્થીએ વિવિધ પોઈન્ટ પર મેળવેલા ગુણ દ્વારા સિદ્ધિ માપવામાં આવે છે પરંતુ ગ્રેડ અથવા માર્ક્સ પરિણામોની પ્રાપ્તિનું પ્રતિનિધિત્વ કરશે જો મૂલ્યાંકન યોગ્ય હોય તો જો હું ખૂબ સસ્તું સોંપણી આપું તેનો અર્થ એ કે મુખ્યત્વે યાદ રાખવા સાથે સંબંધિત છે અને ખૂબ જ અનુમાનિત પ્રશ્નો જો આકારણી નબળી હોય તો ગ્રેડ ખરેખર પરિણામોની પ્રાપ્તિનું પ્રતિનિધિત્વ કરતા નથી જો વિદ્યાર્થીની કામગીરીનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં ન આવે તો બે બાબતો થઇ શકે છે હું મૂલ્યાંકનમાં ઉદાર હોઈ શકું છું ઉદાહરણ તરીકે હું ફક્ત 5 માંથી 5 આપું છું પછી ભલે તેણે જવાબનો દસમો ભાગ સાચો લખ્યો હોય અથવા હું 5 માંથી 4 આપીશ અથવા ક્યારેક હું મૂલ્યાંકનમાં ખૂબ કડક હોઈ શકું છું બંને રીતે પરિણામોને અસર થાય છે જો હું કડક હોઉં તો ગ્રેડ નીચા રહેશે જો હું મૂલ્યાંકન સાથે ઉદાર છું તો હું વધુ ગુણ આપું છું પરંતુ વધુ ગુણનો અર્થ એ નથી કે પરિણામ વધુ સારી રીતે પ્રાપ્ત થાય છે પછી બીજી ઉન્મત્ત વસ્તુ છે જે હજુ પણ સમગ્ર વિશ્વમાં થાય છે સહાયિત કામગીરી એક સહાયિત કામગીરી કે જેનાથી આપણે બધા પરિચિત છીએ હું એક નાની પ્રશ્ન બેંક બનાવું છું હું તમને 20 પ્રશ્નો આપું છું જેમાંથી 15 પરીક્ષામાં પૂછવામાં આવશે તે અમુક અર્થમાં સહાયક કામગીરી છે હું બીજી રીતે જોઉં છું જ્યારે લોકો એકબીજા પાસેથી નકલ કરે છે અથવા પરીક્ષા દરમિયાન પ્રશિક્ષક પોતે આવશે અને કેટલીક સહાય આપશે ઓહ તમે તે ખોટું કરી રહ્યા છો તમે આ ખોટી ધારણા કરી છે વિદ્યાર્થીને પરીક્ષા લખતી વખતે કેટલાક સંકેતો આપે છે અમે તેને 1 આસિસ્ટેડ પરફોર્મન્સ કહ્યું જો તે 1 સહાયિત કામગીરી છે તે સંપૂર્ણપણે ગેરહાજર છે તો પછી ગ્રેડ પરિણામોની પ્રાપ્તિનું પ્રતિનિધિત્વ કરશે અન્યથા નહીં તેથી પરિણામો ગ્રેડ દ્વારા રજૂ થાય છે જ્યારે આકારણી યોગ્ય હોય ત્યાં કોઈ સહાયિત કામગીરી નથી અને હવે ગ્રેડ અને ગુણ માત્ર તમારી સૂચના દ્વારા જ નહીં પણ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો દ્વારા નક્કી કરવામાં આવે છે તે પ્રયત્ન ક્યારે કરે છે તે મૂલ્યાંકનની તેની ધારણા પર આધાર રાખે છે અને જ્યારે વિદ્યાર્થીને લાગે છે કે પડકારનું યોગ્ય સ્તર છે જો તે ખૂબ મુશ્કેલ હોય તો તેતેણીએ પ્રયત્નો કર્યા નહીં જો તે ખૂબ સરળ છે તો તેતેણીએ પ્રયત્નો કર્યા નહીં કેટલીકવાર આ બધા હોવા છતાં કેટલાક વિષયો છે જે મને ગમે તે કારણ હોય તેમાં રસ નથી હું પ્રેરિત નથી તેથી શિક્ષકે આ નિરાશાના કારણો શોધવા માટે થોડો સમય પસાર કરવો પડશે જ્યાં સુધી તમે આ મુદ્દાને સંબોધતા નથી ત્યાં સુધી વિદ્યાર્થીનો પ્રયાસ યોગ્ય રહેશે નહીં આ પ્રયાસ યોગ્ય ગ્રેડ અથવા ગુણ મેળવવા તરફ દોરી શકે છે તે વિચારણા હેઠળના કોઈપણ અભ્યાસક્રમના પૂર્વજરૂરી પરિણામો પ્રાપ્ત થયા છે કે નહીં તેના પર પણ નિર્ભર છે શું વિદ્યાર્થી પાસે અભ્યાસક્રમની પૂર્વજરૂરીયાતોનું તમામ જ્ઞાન છે બધા વિદ્યાર્થીઓમાં સમાન જ્ઞાન ક્ષમતા હોતી નથી કેટલાક લોકોને નિષ્કર્ષ પર આવવા માટે વધુ પ્રયત્નોની જરૂર પડે છે અને કેટલાક લોકો ખૂબ જ ઝડપથી નિષ્કર્ષ પર આવી શકે છે તમે આ ક્ષમતાને ગમે તે કહો IQ અથવા અન્ય કોઈ લેબલ દ્વારા તમે જ્ઞાનની ક્ષમતા આપવા માંગો છો જો મારી પાસે IQ વધારે છે તો હું વધુ સારું પ્રદર્શન કરી શકું છું લીલા રંગમાં વસ્તુઓ જુઓ તે બધા કોર્સ ડિઝાઇન અથવા સૂચના ડિઝાઇન સાથે સંબંધિત છે તે એક એવો સંબંધ છે જેનાથી શિક્ષક પરિચિત હોવો જોઈએ સારા અભ્યાસક્રમોની વિશેષતાઓ શું છે સારા અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને શિક્ષણના તમામ સંબંધિત જાણકારી અને લાગણીશીલ સ્તરોને પડકાર આપે છે તેનો અર્થ એ કે તમે ખરેખર તમામ સંબંધિત જાણકારી અને લાગણીશીલ સ્તરો જોઈ રહ્યા છો તેઓ નવા જ્ઞાન સાથે સક્રિય જોડાણનો ઉપયોગ કરે છે તમે કોર્સ ડિઝાઇન દ્વારા એકસરસાઈઝ આયોજન એવી રીતે કરો છો કે જે વિદ્યાર્થીઓને આપવામાં આવતા નવી જાણકારી સાથે સતત જોડાયેલા રહે સારા અભ્યાસક્રમોમાં એવા શિક્ષકો હોય છે જેઓ ઉત્કટ હોય છે અથવા વિષયને ચાહે છે તેમના વિદ્યાર્થીઓની સંભાળ રાખે છે અને શીખે અને શીખવે છે સારા શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે સારી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરે છે ICT સાધનોનો ઉપયોગ કરીને પ્રતિસાદ આકારણી અને ગ્રેડિંગની સારી વ્યવસ્થા ધરાવે છે સારા અભ્યાસક્રમો એવા અનુભવોનો સમાવેશ કરે છે જે PO6 થી PO12 ના કેટલાક પરિણામો પ્રાપ્ત કરી શકે છે જેને વ્યાવસાયિક પરિણામો પણ કહેવામાં આવે છે કારણ કે પહેલાના યુગના અભ્યાસક્રમો માત્ર ટેકનિકલ સામગ્રી પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા સંદેશાવ્યવહાર ટીમવર્ક સતત શિક્ષણ સમાજ પર ટેકનોલોજીની અસર વગેરેથી સંબંધિત વ્યાવસાયિક પરિણામો પર નહીં જો કે દરેક અભ્યાસક્રમ તમામ વ્યાવસાયિક પરિણામોને સંબોધિત કરશે નહીં ઓછામાં ઓછા તેમાંથી કેટલાકને કોર્સ દ્વારા સંબોધિત કરવાની જરૂર છે એક માળખું અને પ્રક્રિયાની જરૂર છે તમે ઓળખી કાઢેલ આ બધા જટિલ સંબંધોને તમે કેવી રીતે સંબોધશો માળખું NBA અને AICTE દ્વારા આપવામાં આવ્યું છે કોર્સ અભ્યાસક્રમો વચ્ચેના સંબંધોને ઓળખે છે એનબીએ નક્કી કરે છે કે આપણે જણાવેલ પ્રોગ્રામ પરિણામો અને પ્રોગ્રામ વિશિષ્ટ પરિણામો પ્રાપ્ત કરવાની જરૂર છે આપણે આ બધું કેવી રીતે કરીએ જ્યારે હું તેને સાહજિક રીતે કરું છું ત્યારે હું બધી વિગતો પર યોગ્ય રીતે ધ્યાન આપી શકતો નથી તેથી જ અમને એક માળખું અને પ્રક્રિયાની જરૂર છે આપણને ખાતરી કરવાની પ્રક્રિયાની જરૂર છે કે શિક્ષણ આડેધડ રીતે ન થાય પરંતુ ચોક્કસ માપી શકાય તેવા પરિણામો સાથે પ્રક્રિયાનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવે ઇન્સ્ટ્રક્શનલ સિસ્ટમ ડિઝાઇન આઇએસડી તરીકે ઓળખાતી ફ્રેમવર્ક શિક્ષકોને માર્ગદર્શિકા પૂરી પાડે છે જે અભ્યાસક્રમ બનાવવા માટે અનુસરી શકાય છે આ માત્ર માર્ગદર્શિકા છે તે કહેશે નહીં કે તમારે તેને એક ચોક્કસ રીતે કરવું પડશે તે માર્ગદર્શિકા આપે છે પરંતુ જો તમને એક માળખું અથવા એક સૂચનાત્મક ડિઝાઇન મોડેલ પસંદ ન હોય તો તમે બીજું કંઈક પસંદ કરો અને તે મુજબ તમારો અભ્યાસક્રમ ડિઝાઇન કરો પરંતુ કમનસીબે ઘણા ફેકલ્ટી સભ્યોને લાગે છે કે કોઈપણ માળખાનો ઉપયોગ પ્રતિબંધિત છે અને સ્વતંત્રતા કે જે શિક્ષણ સાથે સંકળાયેલી હોવી જોઈએ તે પ્રતિબંધિત કરે છે કોઈ પણ માળખું જે કોઈ સૂચવે છે ઘણી ફેકલ્ટીની પ્રથમ પ્રતિક્રિયા છે ના તે શિક્ષણ નથી શિક્ષણ એટલે સંપૂર્ણ સ્વતંત્રતા જે શિક્ષક અને વિદ્યાર્થીઓએ શોધવાની જરૂર છે કેટલીકવાર તે એક બહાનું જેવું લાગે છે અને કેટલીકવાર તે ખૂબ જ મજબૂત માન્યતા છે કે કોઈ પણ માળખું શિક્ષણ અને શીખવાની નજીક આવવું જોઈએ નહીં ફ્રેમવર્ક વાસ્તવમાં તમારા કોઈપણ શૈક્ષણિક નિર્ણયને પ્રતિબંધિત કરતા નથી તમારી પસંદગીના માળખાને અનુસરીને તમે તમારા વિદ્યાર્થીઓને શીખવાની સુવિધા આપવા માટે વધુ સારું કામ કરશો ઘણા ISD મોડેલો વિકસિત અને વ્યાપક શ્રેણીમાં પ્રેક્ટિસ કરવામાં આવે છે આ મોડ્યુલમાં આપણે ADDI નામના ISD મોડેલનો ઉપયોગ કરીએ છીએ ADDIE સંક્ષિપ્ત શબ્દ વિશ્લેષણ ડિઝાઇન વિકાસ અમલીકરણ અને મૂલ્યાંકન માટે છે અને અમે એન્ડરસન બ્લૂમ વિન્સેન્ટીના શિક્ષણ શિક્ષણ અને મૂલ્યાંકનની વર્ગીકરણનો પણ ઉપયોગ કરીએ છીએ તેથી મોડ્યુલ 2 માં અમારું માળખું એન્ડરસન બ્લૂમ વિન્સેન્ટી વર્ગીકરણ અને ADDIE ફ્રેમવર્ક પર આધારિત છે એક કસરત તરીકે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે તમારા અભ્યાસક્રમની રચનામાં અનુસરવામાં આવેલી પ્રક્રિયાનું વર્ણન કરો જો તમે તેમને પગલાંના ક્રમ તરીકે અથવા આકૃતિના રૂપમાં કેપ્ચર કરી શકો છો તો અમે તમારા વિકલ્પને પણ અન્વેષણ કરવા માંગીએ છીએ ત્યાં કોઈ માળખું નથી જે દરેકને અનુસરવાની જરૂર છે જો તમે આ ચોક્કસ ઇમેઇલ ID પર પ્રશિક્ષકો સાથે તમે અનુસરેલી પ્રક્રિયા શેર કરી શકો તો અમે આભારી હોઈશું આગામી એકમમાં અમે સૂચનાત્મક સિસ્ટમ ડિઝાઇન મોડેલોની પ્રકૃતિ અને ખાસ કરીને ADDIE ના લક્ષણો સમજવાનો પ્રયત્ન કરીશું તમારા ધ્યાન માટે ખૂબ ખૂબ આભાર